પેટન્ટેબિલિટી સર્ચ ની જરૂર ક્યારે નથી હોતી પેટન્ટેબિલિટી સર્ચ ની જરૂર ક્યારે નથી હોતી એવી ઓછામાં ઓછી ત્રણ પરિસ્થિતિઓ છે જેમાં પેટન્ટેબિલિટી સર્ચ ની જરૂર નથી હોતી અથવા જેમાં પેટન્ટેબિલિટી સર્ચ કરાવવું પ્રતિકૂળ સાબિત થઈ શકે છે એવી ઓછામાં ઓછી ત્રણ પરિસ્થિતિઓ છે જેમાં પેટન્ટેબિલિટી સર્ચ ની જરૂર નથી હોતી અથવા જેમાં પેટન્ટેબિલિટી સર્ચ કરાવવું પ્રતિકૂળ સાબિત થઈ શકે છે પહેલી પરિસ્થિતિ છે જ્યારે ક્લાયન્ટ પેટન્ટેબિલિટી સર્ચ તથા પેટન્ટની અરજી ના ડ્રાફ્ટીંગ તથા ફાઇલિંગ અર્થાત દાખલ કરાવવાની પ્રક્રિયા નો ખર્ચ ઉપાડી શકતો નથી પહેલી પરિસ્થિતિ છે જ્યારે ક્લાયન્ટ પેટન્ટેબિલિટી સર્ચ તથા પેટન્ટની અરજી ના ડ્રાફ્ટીંગ તથા ફાઇલિંગ અર્થાત દાખલ કરાવવાની પ્રક્રિયા નો ખર્ચ ઉપાડી શકતો નથી તેથી આ પરિસ્થિતિમાં ક્લાયન્ટ પાસે પેટન્ટ નું ફાઇલિંગ કરાવવા માટે કેટલું બજેટ છે એટલે કેટલી રકમ છે તેની પરથી નિર્ણય લેવામાં આવે છે તેથી આ પરિસ્થિતિમાં ક્લાયન્ટ પાસે પેટન્ટ નું ફાઇલિંગ કરાવવા માટે કેટલું બજેટ છે એટલે કેટલી રકમ છે તેની પરથી નિર્ણય લેવામાં આવે છે તેથી જો ક્લાયન્ટ નું બજેટ બહુ જ સીમિત હોય તો પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ કઢાવવું તથા ત્યારબાદ પેટન્ટનું ડ્રાફ્ટીંગ અને ફાઇલિંગ કરાવવું અયોગ્ય ઠરશે તેથી જો ક્લાયન્ટ નું બજેટ બહુ જ સીમિત હોય તો પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ કઢાવવું તથા ત્યારબાદ પેટન્ટનું ડ્રાફ્ટીંગ અને ફાઇલિંગ કરાવવું અયોગ્ય ઠરશે ખાસ કરીને ભારત જેવા બજારમાં જ્યાં સર્ચ નો ખર્ચ ખાસ્સો હોય છે ત્યાં આવું કરવું ક્લાયન્ટને જોખમમાં મૂકી શકે છે કારણ કે આમાં એવું બની શકે કે ક્લાયન્ટને સર્ચ માટે મોટી રકમ ખર્ચ કર્યા પછી ખબર પડે કે ખરેખર પેટન્ટ કરાવવા જેવું કંઈ જ નહોતું ખાસ કરીને ભારત જેવા બજારમાં જ્યાં સર્ચ નો ખર્ચ ખાસ્સો હોય છે ત્યાં આવું કરવું ક્લાયન્ટને જોખમમાં મૂકી શકે છે કારણ કે આમાં એવું બની શકે કે ક્લાયન્ટને સર્ચ માટે મોટી રકમ ખર્ચ કર્યા પછી ખબર પડે કે ખરેખર પેટન્ટ કરાવવા જેવું કંઈ જ નહોતું તેથી સૌથી પહેલો મહત્વનો પ્રશ્ન ક્લાયન્ટની આર્થિક ક્ષમતા છે એટલે કે ક્લાયન્ટને સર્ચ રિપોર્ટ કઢાવીને પછી પેટન્ટની અરજી દાખલ કરવાનો ખર્ચ પોસાશે કે નહીં તેથી સૌથી પહેલો મહત્વનો પ્રશ્ન ક્લાયન્ટની આર્થિક ક્ષમતા છે એટલે કે ક્લાયન્ટને સર્ચ રિપોર્ટ કઢાવીને પછી પેટન્ટની અરજી દાખલ કરવાનો ખર્ચ પોસાશે કે નહીં તેની કરતા સારું છે સીધી પેટન્ટ માટે અરજી દાખલ કરી દેવી તેની કરતા સારું છે સીધી પેટન્ટ માટે અરજી દાખલ કરી દેવી આ એવી પરિસ્થિતિમાં પણ કરવામાં આવે જ્યાં ક્લાયન્ટને કોઈ સંશોધનપત્ર પ્રકાશિત કરવાની ઈચ્છા હોય ધારો કે જો ક્લાયન્ટ કોઈ વિશ્વવિદ્યાલયનો પ્રાધ્યાપક હોય તો તેને પ્રકાશન કરવાની ઉતાવળ હોઈ શકે આ એવી પરિસ્થિતિમાં પણ કરવામાં આવે જ્યાં ક્લાયન્ટને કોઈ સંશોધનપત્ર પ્રકાશિત કરવાની ઈચ્છા હોય ધારો કે જો ક્લાયન્ટ કોઈ વિશ્વવિદ્યાલયનો પ્રાધ્યાપક હોય તો તેને પ્રકાશન કરવાની ઉતાવળ હોઈ શકે તેથી એવી પરિસ્થિતિમાં જેમા આ સૌથી યોગ્ય રસ્તો હોય અથવા ક્લાયન્ટ કોઈ વસ્તુને પ્રકાશિત અથવા સાર્વજનિક કરવા માગતો હોય અથવા વિદેશમાં અરજી કરાવવામાં રુચિ રાખતો હોય તેમાં તમે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ નહીં કઢાવો પણ પ્રોવિઝનલ પેટન્ટની અરજી દાખલ કરશો તેથી એવી પરિસ્થિતિમાં જેમા આ સૌથી યોગ્ય રસ્તો હોય અથવા ક્લાયન્ટ કોઈ વસ્તુને પ્રકાશિત અથવા સાર્વજનિક કરવા માગતો હોય અથવા વિદેશમાં અરજી કરાવવામાં રુચિ રાખતો હોય તેમાં તમે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ નહીં કઢાવો પણ પ્રોવિઝનલ પેટન્ટની અરજી દાખલ કરશો કારણ કે આ બધી પરિસ્થિતિઓમાં સમયસર કામ થવું અગત્યનું છે કારણ કે આ બધી પરિસ્થિતિઓમાં સમયસર કામ થવું અગત્યનું છે જે પરિસ્થિતિમાં સમય ની કમી હોય ત્યાં તમે હજી એક રસ્તો અપનાવી શકો કે સર્ચ રિપોર્ટ બનાવવાની સાથે સાથે પેટન્ટની અરજી પણ ડ્રાફ્ટ કરતા થવું જે પરિસ્થિતિમાં સમય ની કમી હોય ત્યાં તમે હજી એક રસ્તો અપનાવી શકો કે સર્ચ રિપોર્ટ બનાવવાની સાથે સાથે પેટન્ટની અરજી પણ ડ્રાફ્ટ કરતા થવું આ રીતે સમય પણ બચે છે તથા પેટન્ટેબિલિટી રિપોર્ટ દ્વારા ડ્રાફ્ટીંગ ની પ્રક્રિયાને સુધારવાનો ઉદ્દેશ્ય પણ પ્રાપ્ત થાય છે આ રીતે સમય પણ બચે છે તથા પેટન્ટેબિલિટી રિપોર્ટ દ્વારા ડ્રાફ્ટીંગ ની પ્રક્રિયાને સુધારવાનો ઉદ્દેશ્ય પણ પ્રાપ્ત થાય છે આનો અર્થ છે કે જેમ જેમ તમે પેટન્ટની અરજી ડ્રાફ્ટ કરતા જશો તેમ પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ તમને જણાવતો રહેશે કે ક્લેમ્ કઈ રીતે કરવો ફેરફાર કઈ રીતે કરવા અરજીને ચોક્કસ કઈ રીતે બનાવવી પ્રાયોર આર્ટ જેવી અન્ય વસ્તુઓ કઈ રીતે શોધવી જે આપણે આગળ જોયા પ્રમાણે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ થી થનારો એક લાભ છે આનો અર્થ છે કે જેમ જેમ તમે પેટન્ટની અરજી ડ્રાફ્ટ કરતા જશો તેમ પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ તમને જણાવતો રહેશે કે ક્લેમ્ કઈ રીતે કરવો ફેરફાર કઈ રીતે કરવા અરજીને ચોક્કસ કઈ રીતે બનાવવી પ્રાયોર આર્ટ જેવી અન્ય વસ્તુઓ કઈ રીતે શોધવી જે આપણે આગળ જોયા પ્રમાણે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ થી થનારો એક લાભ છે આ પ્રકારે ઓછો સમય હોય તો પણ જે રસ્તો અપનાવી શકાય છે તે છે સર્ચ અને ડ્રાફ્ટીંગ એક સાથે કરવા આ પ્રકારે ઓછો સમય હોય તો પણ જે રસ્તો અપનાવી શકાય છે તે છે સર્ચ અને ડ્રાફ્ટીંગ એક સાથે કરવા પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ નહીં કરાવવાનું ત્રીજું કારણ છે એવી પરિસ્થિતિ જ્યારે એ રિપોર્ટ કઢાવવાથી કઈ જ પ્રાપ્ત થવાનું ન હોય એટલે જ્યારે ટેકનોલોજી ઘણી નવી હોય અને તેથી તેની વિશે શોધવા જેવી બહુ માહિતી ઉપલબ્ધ ન હોય અથવા જ્યારે ટેકનોલોજીને પહેલેથી ખાનગી રાખવામાં આવી હોય જેવું અમુક ક્ષેત્રો જેમાં બહુ જ ઓછા સ્પર્ધકો હોય છે તેમાં જોવા મળે છે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ નહીં કરાવવાનું ત્રીજું કારણ છે એવી પરિસ્થિતિ જ્યારે એ રિપોર્ટ કઢાવવાથી કઈ જ પ્રાપ્ત થવાનું ન હોય એટલે જ્યારે ટેકનોલોજી ઘણી નવી હોય અને તેથી તેની વિશે શોધવા જેવી બહુ માહિતી ઉપલબ્ધ ન હોય અથવા જ્યારે ટેકનોલોજીને પહેલેથી ખાનગી રાખવામાં આવી હોય જેવું અમુક ક્ષેત્રો જેમાં બહુ જ ઓછા સ્પર્ધકો હોય છે તેમાં જોવા મળે છે તેથી આ બધા કિસ્સામાં તમે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ નહીં કરાવો કારણકે તેનાથી કોઇ ખાસ લાભ થવાનો નથી તેથી આ બધા કિસ્સામાં તમે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ નહીં કરાવો કારણકે તેનાથી કોઇ ખાસ લાભ થવાનો નથી આ પરિસ્થિતિમાં તમે રિપોર્ટ પણ નહીં કઢાવો કારણકે ક્લાઈન્ટ પાસે પહેલેથી ક્ષેત્રમાં સર્ચ કરીને મેળવી શકાય તેથી વધારે માહિતી અને જ્ઞાન હોય છે આ પરિસ્થિતિમાં તમે રિપોર્ટ પણ નહીં કઢાવો કારણકે ક્લાઈન્ટ પાસે પહેલેથી ક્ષેત્રમાં સર્ચ કરીને મેળવી શકાય તેથી વધારે માહિતી અને જ્ઞાન હોય છે વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપકો પાસે તેમના ક્ષેત્રનું એટલું ઉચ્ચ કોટિનું જ્ઞાન હોય છે જે સામાન્ય રીતે સર્ચ રિપોર્ટ કર્યા પછી મેળવી શકાતું હોય છે વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપકો પાસે તેમના ક્ષેત્રનું એટલું ઉચ્ચ કોટિનું જ્ઞાન હોય છે જે સામાન્ય રીતે સર્ચ રિપોર્ટ કર્યા પછી મેળવી શકાતું હોય છે તો આ એ પરિસ્થિતિઓ છે જેમાં તમે સર્ચ રિપોર્ટ નહીં કઢાવો તો આ એ પરિસ્થિતિઓ છે જેમાં તમે સર્ચ રિપોર્ટ નહીં કઢાવો પણ આગળના પાઠમાં જોયા પ્રમાણે આપણે જાણીએ છીએ કે સર્ચ રિપોર્ટ ડ્રાફ્ટીંગ ની પ્રક્રિયા માટે ઘણો મૂલ્યવાન બની શકે છે પણ આગળના પાઠમાં જોયા પ્રમાણે આપણે જાણીએ છીએ કે સર્ચ રિપોર્ટ ડ્રાફ્ટીંગ ની પ્રક્રિયા માટે ઘણો મૂલ્યવાન બની શકે છે